ચાલો હવે આપણે વોટર પમ્પિંગ એપ્લિકેશન માટે ડાયનામિક હેડ કેવી રીતે નક્કી કરવું તે અંગે ચર્ચા કરીએ આપણે જાણીએ છીએ કે કુલ ડાયનામિક હેડ h સક્શન હેડ hs દ્વારા આપવામાં આવે છે વત્તા ડીસ્ચાર્જ હેડ hd વત્તા અન્ય ઘટક હેડના વર્ચ્યુઅલ ઘટક જે ઘર્ષણના નુકસાનને કારણે છે હવે આ બે ઘટકો hs hd એ ફીઝીકલ મેઝરમેન્ટ ડારેક્ટ ફીઝીકલ મેઝરમેન્ટથી નક્કી કરી શકાય તેવા છે જો કે hf એ શારીરિક ધોરણે માપી શકાય તેવું નથી કારણ કે આ એક વર્ચ્યુઅલ જથ્થો છે તે ઘર્ષણના નુકસાનને રજૂ કરે છે તમારે તેનો અંદાજ કાઢવાની જરૂર છે તેથી આનો અંદાજ લગાવવાની જરૂર છે તેથી આપણે આ માત્રા કેવી રીતે મેળવીશું હવે ચાલો આપણે hs અને hd ભાગ જોઈએ આ એક સહેલો ભાગ છે અને પછીથી આપણે જોઈશું કે આપણે હેડના ઘર્ષણના ઘટકના અંદાજ વિશે કેવી રીતે જઈશું હવે નીચલા સ્તરે પાણીની ટાંકીનો વિચાર કરો તેથી તે પાણીથી ભરાય છે અને આપણે આ ટાંકીમાંથી પાણી ઉપાડીને ટાંકી ઉપર મૂકવાની જરૂર છે હવે ચાલો એક પાઈપ લઈએ અને તેને સક્શન પાઇપ કહેવામાં આવે છે તે સેન્ટ્રીફ્યુગલ પંપ પર પહોંચી રહ્યું છે તેથી આ સેન્ટ્રીફ્યુગલ પમ્પ છે આ સક્શન પાઇપ છે અને પછી સેન્ટ્રીફ્યુગલ પંપની બીજી બાજુથી બીજી પાઇપ છે જે તેને ડિસ્ચાર્જ પાઇપ કહેવામાં આવે છે અને તે આ પ્રમાણે એક ટાંકીમાં વિસર્જન કરે છે હવે આ કેસમાં હેડ્સ શું છે હવે પંપની મધ્ય અક્ષ સુધી સક્શન પાઇપની નીચેથી ઊચાઇને દૂર કરવા માટે જરૂરી દબાણને સક્શન હેડ કહેવામાં આવે છે તો ચાલો તે ચિહ્નિત કરીએ તેથી સક્શન પાઇપની અંદરના બધા પાણી જે સક્શન પાઇપની ધાર સુધી હોય છે અને તે પાણીને ધારથી સક્શન પાઇપ સુધી પંપની અક્ષ સુધી પહોંચાડવા માટે જરૂરી સંભવિત છે તેને સક્શન હેડ hs કહેવામાં આવે છે હવે પંપની ઉપર પંપની મધ્ય અક્ષથી લઈને મહત્તમ ઊંચાઇ સુધી પાણી સાથે ઉપર ઉતારવામાં આવે છે જેને ડિસ્ચાર્જ હેડ hd કહેવામાં આવે છે હવે આ સ્થિતિમાં કુલ લિફ્ટ પાણીને hs hd ની કુલ ઊંચાઇએ ઉપાડવું પડશે અને કુલ ફીઝીકલ હેડ hd hs છે હવે બીજા દૃશ્યનો વિચાર કરો જ્યાં તમારી પાસે આ બતાવ્યા પ્રમાણે ટાંકીમાં પાણી છે તેથી પાણીવાળી આ પાણીની ટાંકીમાં આ રીતે પાઇપ જોડાયેલ છે અને તે સામાન્ય જમીન સંદર્ભની ઉપરની ઊંચાઇ પર મૂકવામાં આવે છે અને આ ટાંકીના આ આઉટલેટમાંથી પાણી આ રીતે પંપમાં વહે છે તેથી પંપની ઇનલેટ આ ફેશનમાં છે જ્યાં પંપ જાણે છે કે જે પાણી દ્વારા ચૂસી રહ્યું છે તે સેક્શન પાઇપ પંપની જાતે જ ઉંચી સપાટી પર હોય છે પંપને આ ફેશનમાં સ્થિત પાણીને વધારે ઊંચાઇ સુધી પહોંચાડવાની જરૂર હોય છે જ્યાં ડિલિવરી ટાંકી સ્રોત ટાંકી કરતા ઘણી વધારે સપાટી પર હોય છે પરંતુ પાઇપ કનેક્શન આ પ્રમાણે હોઈ શકે છે તેથી ચાલો જોઈએ કે અહીં સેક્શન હેડ્સ અને ડિલિવરી હેડ શું છે તેથી સ્રોત બાજુ અથવા સક્શન બાજુ માટે પાઇપની ટોચ અને પમ્પની મધ્યમાં લો અને અમે તેને hs તરીકે બોલાવીશું સૌથી ખરાબ કિસ્સામાં પાઇપની ટોચને અને પંપની મધ્યમાં લઇને અમે સકસન હેડ લઈએ છીએ હવે ઉચ્ચતમ મુદ્દાને ધ્યાનમાં લઈએ કે જે પંપના કેન્દ્રમાં પાણી નાખવામાં આવે છે તેથી આ ડિલિવરી માટે છે તમારી પાસે ડિલિવરી હેડ હશે તેથી હવે અહીં ખરેખર વાસ્તવિકતામાં પાણી આ સ્તરથી આ સ્તર સુધી પહોંચાડવામાં આવે છે તેથી જો તમે ઉચ્ચતમ પોઇન્ટ લો છો તો પાણી આ એકથી ઓછામાં ઓછા સ્તરથી મહત્તમ સ્તરે પહોંચાડવામાં આવે છે તેથી આ ઊંચાઇમાં તફાવત એ છે કે જ્યાં વોટર બોડી ને ઉચાઇ પર લાવવામાં આવ્યું છે તેથી ઊર્જા ફક્ત આ તફાવત hd hs ની ઊંચાઇમાં વોટર બોડીના સ્થાનાંતરણને પ્રાપ્ત કરવા માટે જ આપવાની જરૂર છે તેથી આ કિસ્સામાં ટોટલ ફીઝીકલ હેડ ખરેખર hd hs નથી તે hd - hs છે કારણ કે સ્રોતની સક્શન બાજુ અને પાઇપિંગ એવું છે કે તે પમ્પ સેન્ટ્રલ અક્ષની ઉપર છે અને તેથી ત્યાં સકારાત્મક દબાણ છે જે પાણીને દબાણ કરવા માટે પંપને મદદ કરી રહ્યું છે આ એક સકારાત્મક દબાણ છે આગળ વધારવા માટે ડિલિવરી હેડ છે જે પમ્પને સહાયક છે તેથી આ પ્રકારના દૃશ્યમાં તમે જોશો કે કુલ ફીઝીકલ હેડ hd - hs છે જો કે સમ્પના કિસ્સામાં જો ત્યાં કોઈ સમ્પ છે જે જમીનની નીચે છે બોરવેલના કિસ્સામાં જ્યાં પાણીનો સ્ત્રોત જમીનની નીચે છે આ કુલ હેડ છે જે ડિલિવરી હેડ વત્તા સક્શનની તસ્વીરમાં આવશે સક્શન હેડ અને ડિલિવરી હેડ હંમેશાં ઉમેરાશે અમે જોયું કે આપણે ફીઝીકલ મેઝરમેન્ટ સક્શન હેડ hs અને ડિલિવરી હેડ hd નક્કી કરી શકીએ છીએ અને આપેલ એપ્લિકેશન માટે સ્રોત ટાંકી અને ડિલિવરી ટાંકી કેવી રીતે મૂકવામાં આવે છે તેના પર નિર્ભર છે હવે આપણે ઘર્ષણ લોસનું પ્રતિનિધિત્વ કરતું એકવલન્ટ હેડ hf શોધવાની જરૂર છે અમે આ માટે એક પ્રયોગમૂલક સંબંધનો ઉપયોગ કરીશું જેનો પ્રસ્તાવ વેઈસબેક દ્વારા આપવામાં આવ્યો હતો તેને લોકપ્રિય રીતે ડાર્સી વીસબાચ સૂત્ર કહેવામાં આવે છે તે આ અપૂર્ણાંકમાં આપવામાં આવે છે hf જે હેડમાં છે કે તમે ઘર્ષણલોસ કહો છો f ફ્રીકસન ફેક્ટર ગુણ્યા L પાઇપની લંબાઈ અને પાઇપની કુલ લંબાઈ ભાગ્યા d પાઈપ નો અંદર નો વ્યાસ પછી તમારી પાસે u2 2g હોય છે જ્યાં u એ ફ્લુઈડ ફલો મીસે છે g ગુરુત્વાકર્ષણ પ્રવેગક 9 81 મીસે2 છે તેથી આ ડાર્સી વીઝબર્ચ સૂત્ર છે તો ચાલો હું વિવિધ ચલોની સૂચિબદ્ધ કરું hf એ હેડલોસ અને મીટર છે એફ ઘર્ષણ પરિબળ છે તે એક એકમ ઓછી માત્રામાં છે L મીટરમાં પાઇપની લંબાઈ છે d પાઇપનો આંતરિક વ્યાસ ફરીથી મીટર છે અને u એ મીસે માં ફ્લુઈડ ફલો નો વેગ છે g એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગક મીસે2 છે હવે આ બધા પરિમાણોમાં gudL તે સરળતાથી માપી શકાય તેવા છે L છે L અને d માપી શકાય તેવું છે u પણ માપી શકાય તેવું છે ફ્લુઈડ ફલો નો વેગ f ઘર્ષણ પરિબળ છે અને આ એવી વસ્તુ છે જે પ્રાપ્ત કરવું એટલું સરળ નથી હકીકતમાં જ્યાં સુધી અમારો બીજો અનુભવવાદી સંબંધ ન હતો ત્યાં સુધી તે મેળવવું સરળ નહોતું તેને કોલિબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા કહે છે તેનો ઉપયોગ કરીને ઘર્ષણ પરિબળ સ્થાપિત થયું હતું તેથી આ તે છે જેનો અંદાજ કાઢવા વધુ મુશ્કેલ છે પરંતુ આજે કમ્પ્યુટર અને કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાથી આપણે ઘર્ષણ પરિબળ શોધી શકીશું તે ઘર્ષણ પરિબળનો ઉપયોગ કરીશું અહીં ડાર્સી વીઝબચ સૂત્રમાં અવેજી લગાવીશું અને આપણને હેડ લોસ્સ મળશે અને આ હેડ લોસનો ઉપયોગ કરો અને ટોટલ ડાયનામિક હેડ ફોર્મ્યુલાના અવેજીમાં તમે કુલ ડાયનામિક હેડ મેળવશો અને એપ્લિકેશન માટે જરૂરી હાઇડ્રોલિક પાવર મેળવવા માટે તે કુલ ડાયનામિક હેડનો ઉપયોગ કરશો તો ચાલો હવે જોઈએ કે આપણને આ ઘર્ષણ પરિબળ કેવી રીતે મળે છે ઘર્ષણ પરિબળ ફ્લુઈડ ફલો પર આધારિત છે જુઓ પ્રવાહી અગમ્ય છે મોટાભાગે આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે વોટર પમ્પિંગ છે અને તેથી તે અસ્પષ્ટ છે તે પાઇપ દ્વારા વહી રહ્યું છે જે નળાકાર છે વ્યાસ નિશ્ચિત છે તેથી અમે આ બે પ્રકારો પર વિચાર કરી શકીએ છીએ આપણે આ બે પ્રકારનાં પ્રવાહને ધ્યાનમાં લઈ શકીએ છીએ તે છે લેમિનેર પ્રવાહ અને ટર્બુલંટ ફલો છે તેથી રેનોલ્ડ્સ નંબર સૂચવે છે કે લેમિનર અથવા ટર્બુલંટ છે તેથી ચાલો આપણે કહીએ કે લેમિનરનો ફલો છે તો પછી ઘર્ષણ પરિબળ f ને રેનોલ્ડ્સ નંબર દ્વારા 64 દ્વારા આપવામાં આવે છે એક સરળ સમીકરણ જ્યાં રેનોલ્ડ્સ નંબર ux υ કાઇનેટિક વિસ્કોસીટી છે તેથી અહીં u ફ્લુઇડ ફલો છે x u પ્રવાહીનો વેગ છે x છે પાઇપનો આંતરિક વ્યાસ અને તે d k એ કાઇનેટિક વિસ્કોસીટી છે અને પાણી માટે તે 0 55x10 6 મી2 સેકંડ છે તેથી આપણે આનો ઉપયોગ કરી શકીએ અને રેનોલ્ડ્સ નંબર શોધી શકીએ તેને લેમિનર ફ્લો ઇક્વેશનમાં બદલી શકીએ અને ઘર્ષણ પરિબળ મેળવી શકીએ હવે જો તે ટર્બુલન્ટ હતી પ્રવાહ ટર્બુલન્ટ હતો તો પછી આપણે બીજું પ્રયોગમૂલક સંબંધ કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા કોલબ્રુક અને વ્હાઇટ દ્વારા પ્રસ્તાવિત કર્યા પછી તે એકદમ લોકપ્રિય બન્યું ખાસ કરીને કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા પછી અને કમ્પ્યુટર્સનો ઉપયોગ સમીકરણોના ઉકેલો શોધવા માટે કરવામાં આવ્યાં જુઓ કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા કંઈક આવું છે ચાલો હું તેને પહેલા લખું જુઓ આ ટ્રાંસેંડેન્ટલ સમીકરણ છે તમારી પાસે આ માટે વિશ્લેષણાત્મક સમાધાન હોઈ શકતું નથી 1√f f એ ઘર્ષણ પરિબળ 2log10 εd3 51R√f ની બરાબર છે તેથી તમારી પાસે વિશ્લેષણાત્મક સોલ્યુશન નહીં હોય તેથી તમારે પુનરાવર્તિત માધ્યમ દ્વારા f̄ ની કિંમત પ્રાપ્ત કરવી પડશે તેથી તમારે તેમને લૂપમાં મૂકવું પડશે અને પછી ફરી fની કિંમત મેળવવી પડશે હું બતાવીશ કે ટૂંક સમયમાં તે કેવી રીતે કરવું તેથી તેના કારણે કમ્પ્યુટરની આવશ્યકતા છે તેથી કમ્પ્યુટર સહાયિત ડિઝાઇન બન્યા પછી જ આ સૂત્ર લોકપ્રિય બન્યું અને પછી શરૂ થયું અને તેનો ઉપયોગ hf નક્કી કરવા માટે ડાર્સી - વેઇઝબેક સૂત્રમાં કરવામાં આવ્યો તેથી ડાર્સી - વીસબેક સૂત્ર આના લોકપ્રિય થયા પછી એકદમ લોકપ્રિય બન્યું હવે ચાલો આ નવું વેરીએબલ જોઈએ જેણે અહીં રજૂ કર્યું છે કે તે શું છે ε તેથી ε d એ ગુણોત્તર છે અને તેને રફનેસ રેશિયો કહેવામાં આવે છે આ અસ્તિત્વમાં આવ્યું છે કારણ કે તે ઘર્ષણ આધાર રાખે છે પાઇપની આંતરિક દિવાલોની સરળતા પર જેના દ્વારા પાણી વહી રહ્યું છે અને ε ખરેખર પાઇપની સપાટીની આંતરિક દિવાલો ની ઊંચાઇ છે જે આંતરિક વ્યાસ દ્વારા વિભાજિત થાય છે તેથી આ તમને રફનેસનું માપ આપે છે અને તેને રફનેસ રેશિયો કહેવામાં આવે છે તેથી તમારે ઉપયોગ કરવાની જરૂર છે મહત્વપૂર્ણ સામગ્રી મીમીમાં પીવીસી માટે તે 0 છે તેથી હવે ઘણા બધા કાર્યક્રમોમાં એક દિવસ પીવીસીનો ઉપયોગ થાય છે આંતરિક દિવાલ એકદમ સરળ છે તેને 0 તરીકે ગણી શકાય એસ્બેસ્ટોસ સિમેન્ટ હતું થોડો સમય વપરાય છે અને કેટલીક જગ્યાએ તે હજી પણ વપરાય છે તે 0 012 સ્ટીલ 0 1 સરળ કોંક્રિટ છે તેથી કોંક્રિટનો ઉપયોગ મોટા કાર્યક્રમોમાં થાય છે જ્યાં મોટા પ્રવાહ હોય છે તેથી તે 0 4 ની આસપાસ હોય છે તેથી તમે ε ના મૂલ્યોનો ઉપયોગ કરી શકશો અને અહીં રફનેસ ગુણોત્તરનું મૂલ્ય મેળવવા માટે અને અવેજી રેનોલ્ડ્સ નંબર આ ફેશનમાં ગણતરી કરો અને તમે અહીં રેનોલ્ડ્સ નંબરના આ મૂલ્યને અવેજી કરી શકો છો આ સમગ્ર સમીકરણમાં એકમાત્ર અજાણ f હશે અને તમારે તેના માટે હલ કરવી પડશે તમે વિશ્લેષણાત્મક રીતે fનું આ મૂલ્ય પ્રાપ્ત કરી શકશો નહીં તમારે તે પુનરાવર્તિત કરવું પડશે તેથી કદાચ તમે ઓક્ટેવ અથવા MATLAB નો ઉપયોગ કેવી રીતે કરવો અને fનું આ મૂલ્ય કેવી રીતે શોધી શકો છો કેવી રીતે જાણવું કે પ્રવાહ લેમિનર અથવા ટર્બુલન્ટ છે તેથી તમે Rની કિંમતની ગણતરી કરો જો રેનોલ્ડ્સ નંબર Rનું મૂલ્ય 2000 કરતા ઓછું હોય તો તે સુરક્ષિત રીતે લેમિનર છે જો રેનોલ્ડ્સ નંબરનું મૂલ્ય 4000 કરતા વધારે છે તો તે સ્પષ્ટ રીતે ટર્બુલન્ટ પ્રવાહ છે વચ્ચે 2000 અને 4000 ની વચ્ચે સંક્રમણ ક્ષેત્ર મૂલ્ય ઘર્ષણ પરિબળ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી તેથી જ્યારે પણ તે સંક્રમણ ક્ષેત્રમાં હોય ત્યારે અમે આ બે સૂત્રોમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ લઈ શકીએ છીએ તેથી 2000 થી 4000 ની બે રેનોલ્ડ્સની સંખ્યા વચ્ચે અમે કહીએ કે ટ્રાન્ઝીસન ક્ષેત્ર છે પછી આપણે આ સૂત્ર દ્વારા ઘર્ષણ પરિબળ અને ઘર્ષણ પરિબળની ગણતરી કરીશું અને પછી મહત્તમ મૂલ્ય અથવા તે એક ઉચ્ચ ઘર્ષણ પરિબળનું સૌથી ખરાબ મૂલ્ય લઈશું મૂલ્ય જેથી પછી તમે ખરાબ પરિસ્થિતિમાં તેને માટે રેટ કર્યું હોત આગળની મહત્વપૂર્ણ વાત જે આપણે કરવાની જરૂર છે તે છે કે આ કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાને કેવી રીતે હલ કરવો અને રફનેસ રેશિયો અને રેનોલ્ડ્સ નંબરના આપેલા મૂલ્ય માટે fનું મૂલ્ય કેવી રીતે મેળવવું આ માટે સંખ્યાત્મક ઉકેલો લોકપ્રિય થવા પહેલાં મૂડી ચાર્ટ્સ તરીકે ઓળખાતા નોમોગ્રાફ્સ હતા ચાલો હું તમને તે બતાવીશ જ્યારે તમે ઇન્ટરનેટ બ્રાઉઝર પર જાઓ છો અને ગૂગલમાં તમે મૂડી ચાર્ટ લખો છો તો પછી તમે આના જેવા આલેખ જોશો તેથી આ નોમોગ્રાફ્સ છે મૂળભૂત રીતે ત્યાં કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાનું ગ્રાફિકલ રજૂઆત છે તો તમે આ કેવી રીતે વાંચશો તમે જુઓ છો કે આ વળાંક છે આ દરેક વળાંક જે તમે જુઓ છો તે જુદા જુદા રફનેસ ગુણોત્તર માટે છે તેથી આપેલ રફનેસ ગુણોત્તર માટે આ ઘર્ષણ પરિબળ છે રેનાલ્ટ નંબર તરીકેની પ્રોફાઇલ બદલાઈ ગઈ છે તો અહીં x અક્ષ એ રેનાલ્ટ નંબર છે અને મેં રેનૌલ્ટ નંબર આપ્યો છે 1000 થી 10 ની પાવર સુધી 7 ફ્લોનું સમીકરણ છે એકવાર 2000 ને ઓળંગી જાય છે અને કેટલાક અહીં 4000 ની આસપાસ ટર્બુલન્ટ ફ્લો મોડેલો ચિત્રમાં આવે છે અને આ તે જગ્યા છે જ્યાં ખરેખર કોલબ્રુક સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે તે વચ્ચે તે ખરેખર 2 મોડેલોનો મહત્તમ છે જેનો સૌથી ખરાબ કેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેથી આપણે અહીં શું કર્યું છે અને આપણે ઓક્ટેવનો ઉપયોગ કરીને જે મૂડ ચાર્ટ મેળવ્યો છે તે જ છે તેથી જો તમે મૂડ્ડ ચાર્ટ જુઓ કે જે ત્યાં છે જે તમે સાહિત્યમાં મેળવો છો તો તે ખૂબ સમાન હશે અવલોકન કરો કે આ પ્રદેશ લેમિનર ફ્લો પ્રદેશ છે અહીં આ લાઇન રેનોલ્ડ્સની સંખ્યા 2000 ની બરાબર છે તેથી આ લેમિનર ફ્લો ક્ષેત્ર છે અને આ ક્ષેત્ર ટર્બુલન્ટ પ્રવાહનો વિસ્તાર છે જ્યાં આપણે તે ટર્બુલન્ટ પ્રવાહ મોડેલનો ઉપયોગ કરીએ છીએ અને અહીં તે ટ્રાન્ઝીસન ક્ષેત્ર 200 થી 400 200 થી 400 ની વચ્ચેનો વિસ્તાર આ 2000 રેનોલ્ડ્સ સંખ્યા 2000 લાઇનની બરાબર છે હવે આ દરેક લાઈનો જુદા જુદા રફનેસ રેશિયો છે તેથી ε d 0 001 0 004 ε d રફનેસ રેશિયો 0 001 0 004 0 02 0 04 બરાબર છે તેથી આની જેમ તમારી પાસે આ નોમોગ્રાફ્સ છે તો ચાલો આપણે કહીએ કે તમે Rudυ નો ઉપયોગ કરીને સંખ્યાની ગણતરી કરો છો જે કાઇનેટિક વિસ્કોસીટી છે તો પછી મૂલ્યના આધારે અને રફનેસ રેશિયોના આધારે તમે તે ચોક્કસ વળાંક પસંદ કરી શકો છો અને બહાર નીકાળી શકો છો વર્ટીકલ ઇન્ટરસેપ્ટ અને તમે તમારા ઘર્ષણ પરિબળ મળશે તેથી આ રીતે લોકો મૂડ્ડ ચાર્ટનો ઉપયોગ કરીને સાહિત્યના પરિબળો મેળવે છે તેને ડાર્સી વિઝબાચ સૂત્રમાં અવેજીમાં રાખે છે અને ફિક્સન લોસ હેડ મેળવે છે પરંતુ આ કોમ્પ્યુટરાઇઝેશનના સાહસ અને આંકડાકીય ગાણિતીક નિયમો શરૂ થયા પછી લોકપ્રિય બન્યા MATLAB પ્રકારનું વાતાવરણ વિદ્યાર્થીઓ અને ઇજનેરોમાં ખૂબ પ્રખ્યાત બન્યું અમે સરળતાથી પુનરાવર્તિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને કોલબ્રુક વ્હાઇટ સૂત્રને હલ કરી શકીએ અને તે જ હવે હું ઓક્ટેવ વાતાવરણનો ઉપયોગ કરીને બતાવીશ